પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે ડેટા એનાલિટિક્સ સમસ્યાના પ્રકારો ડેટા એનાલિટિક્સ સમસ્યાઓના પ્રકારો જે કોઈપણ એક વ્યક્તિ સામાન્ય રીતે ઉકેલે છે તેના પર જોયું અને આપણે ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ તકનીકો પર પણ ધ્યાન આપ્યું તેમ છતાં કોઈ વિસ્તૃત સૂચિ તમને વિવિધ તકનીકો આપતી નથી જેનો ઉપયોગ લોકો ડેટા એનાલિસિસની સમસ્યાઓ હલ કરવા માટે શોધી રહ્યા છે અને પછી આપણે પણ ઘણી બધી તકનીકો શા માટે છે તે અંગેના પ્રશ્નો પૂછ્યા અને મેં તકનીકો અને સમસ્યાઓ કે જે હલ કરવામાં આવે છે તે વિશે વિચારવાનો એક માર્ગ વર્ણવ્યો હવે જ્યાં સુધી આ ડેટા એનાલિસિસ સમસ્યાઓની વાત છે ત્યાં સુધી હું કહીશ તમે સામાન્ય રીતેખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત ન થાય તેવી સમસ્યાથી પ્રારંભ કરો છો વિશિષ્ટ ઔદ્યોગિક દૃશ્યમાં હાલના દિવસોમાં એવી લાગણી છે કે ત્યાં ઘણા બધા ડેટા છે જે આજુબાજુમાં છે અને દરેકને એવું સૂચન થાય છે કે તમારે તમારી સંસ્થાને કોઈ મૂલ્ય પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના મોટા ડેટાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તેથી પછી સવાલ એ છે કે હું તે કેવી રીતે કરું તેથી સામાન્ય રીતે લોકો ઘણા બધા ડેટા કહીને પ્રારંભ કરે છે કે આ ડેટા સાથે હું શું કરી શકું છું તમે જાણો છો કે તમે કદાચ એમ કહી શકો કે હું કામગીરીમાં સુધારો કરવા માંગુ છું તે હું મેઇન્ટેનન્સ સમસ્યાઓ ઘટાડવા માંગુ છું અને તેથી વધુ તેથી તમે સમસ્યાઓના વર્ગ વિશે વાત કરવાનું શરૂ કરી શકો છો જે કામગીરી સાથે સંબંધિત હોઈ શકે છે અથવા કામગીરીને સુધારી શકે છે સમયસર વસ્તુઓ કરી શકે છે વગેરે તેથી સામાન્ય રીતે તમે શબ્દોના છૂટક સમૂહથી સમસ્યાની અસ્પષ્ટ વ્યાખ્યા અને તમારી પાસેના ડેટાથી પ્રારંભ કરો છો હવે સવાલ ખરેખર તે છે કે જે પછી તમે તમારી વિચારસરણીને એવી કંઇક દિશા તરફ દોરી જાઓ કે જે કોડેબલ છે કંઈક કે જેની સાથે તમે ડેટાને પ્રોસેસ કરી શકો છો તે મૂલ્ય પ્રાપ્ત કરવા માટે તમે ઉકેલી રહ્યા છો તેવી સમસ્યાઓ અને તેથી આગળ જ્યારે આ અત્યારે થોડુંક અંન્સ્ટ્રક્ચર્ડ પ્રક્રિયામાં છે ત્યારે સારા ડેટા વૈજ્ઞાનિકો કોઈ ઉકેલો લાવવા સમર્થ છે જે સમજણ આપે છે અને જે સમસ્યા હલ કરવાની જરૂર છે તે માટે તે સંબંધિત છે તેથી આપણે તમને તકનીકો બતાવવા પહેલાં આપણે જે પ્રયાસ કરીશું તે છે આવી વિચારસરણીનું ઉદાહરણ આપવું જેથી જો શક્ય હોય તો તમે સમસ્યાઓ કે જે તમને હલ કરવાની જરૂર છે તે માટે આ પ્રકારની વિચાર પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો હું ફક્ત એટલું જ કહેવા માંગું છું કે આ પત્થરમાં જડાયેલું નથી જ્યારે તમે ડેટા એનાલિસિસ સમસ્યાઓ હલ કરો ત્યારે આપણે તમારી વિચારસરણીને માળખું આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તેથી આ કરવા માટે આપણે ખરેખર એક ખૂબ સરળ ઉદાહરણ લઈશું અને પછી સમજાવીએ કે ડેટા સાયન્સની સમસ્યાઓ હલ કરવા વિશે તમારે કેવી રીતે વિચાર કરવો જોઈએ અને તેના અંતે આપણે એક ફ્લોચાર્ટ લઈશું જે ઉપયોગી થઈ શકે તેથી જે સમસ્યાનું આપણે સામનો કરી રહ્યા છીએ તે છે જેને ડેટા ઇમ્પ્ટ્યુશન સમસ્યા કહેવામાં આવે છે આ એક ખૂબ જ પ્રમાણભૂત સમસ્યા છે જે આપણે ઘણાં ઇજનેરી એપ્લિકેશનો માં જોઈએ છીએ પરંતુ ઇજનેરી એપ્લિકેશનો જ નહીં અન્ય ક્ષેત્રોમાં પણ સમસ્યા નીચે મુજબ છે યાદ રાખો કે આપણે મેટ્રિક્સ વિશે વિવિધ નમૂનાઓ પર વિવિધ ગુણધર્મો માટેના મૂલ્યો હોવા તરીકે વાત કરી હતી હવે ઘણા કિસ્સાઓમાં મારી પાસે નમૂનાઓ હોઈ શકે છે જ્યાં મારી પાસે તમામ ગુણધર્મો માટે મૂલ્યો છે અને ત્યાં નમૂનાઓ હોઈ શકે છે કદાચ મારી પાસે કેટલાક લક્ષણો અને તેથી વધુ માટે મૂલ્યો ન હોય જ્યારે તમે મોટા ડેટાને જુઓ છો જે વાસ્તવિક જીવનમાં કોઈ એક સાથે વહેવાર કરે છે ત્યારે આ એક ખૂબ જ લાક્ષણિક દૃશ્ય છે હવે સવાલ એ છે કે જ્યારે મારી પાસે ડેટા છે જે કેટલાક નમૂનાઓમાં ગુમ થયેલ છે ત્યારે કેટલાક ગુણધર્મોનું મૂલ્ય કે જે કેટલાક નમૂનાઓમાં ખૂટે છે ત્યાં તે ડેટા ભરવાની કોઈ રીત છે જેથી હું આખો ડેટાસેટ સંપૂર્ણ અને વધુ વિશ્લેષણ માટે તૈયાર કરું તેથી આ સમસ્યાને ડેટા ઇમ્પ્ટ્યુશન સમસ્યા કહેવામાં આવે છે તેથી અહીં આપણે ડેટા ઇમ્પ્ટ્યુશન સમસ્યાને ઉદાહરણ તરીકે રજૂ કરીએ છીએ અને પછી આપણે આ ફ્લોચાર્ટ અથવા માર્ગદર્શિત વિચાર પ્રક્રિયાઓ શું છે તે સમજાવવા માટે આ સમસ્યાનો ઉપયોગ કરીએ છીએ આપણે જે કરવાનું છે તે છે કારણ કે આપણે કોઈ મશીન લર્નિંગ તકનીકીઓ નથી શીખવી કારણ કે આપણે આ તકનીકી અને વધુ જટિલ સમસ્યા માટે આપણે કેવી રીતે આવી શકીએ છીએ તે સમજાવવા માટે આપણે રેખીય બીજગણિત અને સ્ટેટિસ્ટિક્સમાં શીખી છે તે તકનીકોનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તમે આ કોર્સમાં શીખી શકશો તેવી અન્ય મશીન લર્નિંગ તકનીકીઓ પણ લાવશે અને પછી આ માર્ગદર્શિત વિચાર પ્રક્રિયામાં તેનો ઉપયોગ રુચિની સમસ્યાઓ હલ કરવા માટે કરશે તો ચાલો હું આ સમસ્યા વાંચું તેથી તે કહે છે કે પાંચ સેન્સર માંથી વાંચે છે x1 પાંચ લે છે તે તમને 100 જુદા જુદા પરીક્ષણો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને વેબસાઇટમાં આપણી પાસે ડેટાની આ ફાઇલ પણ છે જેનો ઉપયોગ તમે તમારી જાતે જ કરી શકો છો વાંચન કોઈપણ ક્રમ અનુસાર ગોઠવાયેલ નથી તેથી મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે તમે આ ડેટા નમૂનાઓમાંથી કોઈપણ સમય ક્રમ અથવા કોઈ બીજા ક્રમમાં નથી હવે જો તમામ ડેટા ઉપલબ્ધ હોત તો પછી તમે અન્ય પ્રવૃત્તિઓ માટે આ ડેટા પર પ્રક્રિયા કરી શકો છો જો કે આ કિસ્સામાં કેટલાક એવા રેકોર્ડ્સ છે જેમાં ડેટા છે કે જે ગુમ થયેલ છે તે ઉપલબ્ધ નથી તે રીતે ચિહ્નિત થયેલ છે ચાલો હવે માની લઈએ કે તમારા સુપરવાઇઝરે તમને પૂછ્યું છે કે શું તમે એવા કોઈ વિચારો સાથે આવી શકો છો કે જે ગુમ થયેલ મૂલ્યોને તર્કસંગત રૂપે ભરવા માટે કાર્યરત થઈ શકે તેથી પ્રશ્ન એ છે કે શું તમે આ પ્રશ્નનો જવાબ આપવા માટે ડેટા એનાલીટીક અભિગમ વિકસાવી શકો છો તેથી આ એક ખૂબ જ વિશિષ્ટ પ્રશ્ન છે જેનો આપણે વાસ્તવિક સમસ્યાઓમાં સામનો કરીએ છીએ અને પરિસ્થિતિ જુએ છે તેના આધારે ઘણા ઉકેલો છે અહીં આપણે માળખાના વિચારને સમજાવવા માટે એક ઉદાહરણ આપીએ છીએ તેથી હું કોઈપણ ડેટા એનાલિસિસ સમસ્યાને હલ કરવા માટેનું પ્રથમ પગલું સમસ્યાને વ્યાખ્યાયિત કરવું તેને કહીશ તમે સમસ્યાને શક્ય તેટલી વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરો છો તેથી તે દરેકને ખૂબ જ સમજી શકાય તેવું છે અને સમસ્યાની વ્યાખ્યાનો આ ભાગ અને બીજું પગલું જેને હું સમસ્યા લક્ષણ તરીકે ઓળખવા માંગું છું હકીકતમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં છે જો આ યોગ્ય રીતે કરવામાં આવે તો સમાધાન ઉકેલોની પ્રક્રિયાને ઉજાગર કરે છે સરળ બને છે તેથી આ કિસ્સામાં સમસ્યાની વ્યાખ્યા ખરેખર ગુમ થયેલા ડેટા રેકોર્ડ્સમાં ખૂબ જ સરળ રીતે ભરવાનું છે મારી પાસે થોડો ડેટા છે જે ખૂટે છે મારે આ ગુમ થયેલ ડેટા રેકોર્ડ્સમાં ફક્ત ભરવાની જરૂર છે હવે આપણે થોડી વધુ કવાયત કરીએ છીએ અને આપણે પગલા 2 પર આગળ વધીએ છીએ જે આ કેવા પ્રકારની સમસ્યા છે હવે આ સરળ કિસ્સામાં તે એક પ્રકારની સમસ્યાનું પરિણામ બનશે જેની હું વાત કરવા જઇ રહ્યો છું પરંતુ વધુ જટિલ કિસ્સામાં તે આ મૂળ સમસ્યાઓના પ્રકારનું સંયોજન હોઈ શકે છે તેથી અહીં ઓછામાં ઓછા આ ઉદાહરણ માટે સમસ્યા લાક્ષણિકતા આની જેમ જાય છે તેથી આપણે જોયું કે જે માહિતી આપવામાં આવેલ છે તે ભાગ છે જે ઉપલબ્ધ છે તે ગુમ થયેલ માહિતી ભરો તેથી આ વિશે વિચારવાનો એક રસ્તો છે કે મારે ક્યાંકથી ગુમ થયેલી માહિતી વિશે થોડું જ્ઞાન મેળવવું જરૂરી છે અને આ માહિતી મેળવવા માટેનું એકમાત્ર સ્થળ તે ખરેખર હાલમાં મારી પાસે જે છે તેનાથી આ ડેટા વિશે મને જે કંઈપણ ખબર છે તેથી હું કહી શકું છું કે વિચાર ખરેખર કોઈક રીતે ગુમ થયેલ માહિતી અથવા ગુમ થયેલ માહિતીને જાણીતી માહિતી અથવા જાણીતા ડેટા સાથે સંબંધિત કરવાની છે તેથી તે આ સમસ્યાને હલ કરવાની તાર્કિક રીત જેવું લાગે છે આ ક્ષણે અહીં આ મુદ્દાએ પહોંચ્યા પછી આપણે સમજીશું કે આ એક ફંકશન અપ્રોક્ઝીમેશન પ્રોબ્લેમ છે જ્યાં હું આ સમીકરણ લખવા જઇ રહ્યો છું જ્યાં મારી પાસે x અજાણ છે અને જો કોઈ રીતે હું તેને ડેટા જાણીતા ડેટા અથવા x કે જે જાણીતું છે તે સાથે જોડી શકું છું પછી જ્યારે પણ મારી પાસે કંઈક ખૂટે છે ત્યારે હું તેને સરળતાથી આ ફંક્શનમાં મૂકી શકું છું અને મારા વેરીએબલ ને ઉકેલી શકું છું તેથી ઉચ્ચતમ સ્તર પર તે એક સામાન્ય રીતમાં આગળ વધે છે પરંતુ તમે જોશો કે આપણે આગળ જતા આ સમસ્યાઓના સમાધાનમાં તમારે વધુને વધુ વિચારો ઉમેરવા પડશે હવે જ્યારે આપણે મૂળભૂત રીતે કહ્યું હતું કે તે એક ફંકશન અપ્રોક્ઝીમેશન પ્રોબ્લેમ છે જ્યાં હું અજાણ ડેટાને જાણીતા ડેટાના ફંકશન તરીકે જોડવા જઈ રહ્યો છું આપણે ડેટા રેકોર્ડને સંપૂર્ણ રીતે જાણીતા નમૂનાઓ અને અજાણ નમૂનાઓ માટે અલગ પાડવાની જરૂર છે કારણ કે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે અજાણ્યા નમૂનાઓ જાણીતા નમૂનાઓ સાથે જોડવા જઈશું તેથી અમુક અર્થમાં આપણે ફંકશનલ ફોર્મ મેળવવું પડશે તેથી આપણે પ્રયાસ કરીએ છીએ અને આ ફંક્શન ફોર્મ્સ ને ઓળખવા માટે સંપૂર્ણ ડેટાસેટ્સ મેળવીએ છીએ તેથી આપણે કોઈ ઉકેલ પ્રત્યયીકરણ પગલા માં કહી શકીએ છીએ તે ડેટાના રેકોર્ડ્સ એકત્રિત કરવું મહત્વપૂર્ણ છે કે જેમાં ગુમ ડેટા નથી તેથી આ માહિતીનો સંપૂર્ણ સમૂહ છે તેથી આપણે આ ડેટામાંથી કેટલીક માહિતી આ માહિતીના સંપૂર્ણ સેટમાંથી મેળવી શકીએ છીએ અને પછી જુઓ કે ગુમ થયેલ માહિતીને ભરવા માટે આપણે તે માહિતીનો ઉપયોગ કરી શકીએ કે નહીં આ તબક્કે આપણે ડેટા વિશે ધારણાઓ કરવાનું શરૂ કરીએ છીએ પાછલા વ્યાખ્યાનમાં યાદ રાખો મેં કહ્યું હતું કે તમને ફંકશન અપ્રોક્ઝીમેશન પ્રોબ્લેમ હોઈ શકે છે જેમાં તમે ઉપયોગ કરી શકો છો તેવા ઘણા પ્રકારનાં ફંકશનલ ફોર્મ હોઈ શકે છે અને આ રીતે અને જો તમે સ્ટેટિસ્ટિક્સ વિશે વિચારો છો તો ત્યાં વિવિધ પ્રકારનાં ડિસ્ટ્રીબ્યુશન્સ છે કે જે તમે માની શકો છો ડેટા નીચે મુજબ છે તમે માની શકો છો કે ડેટા સંપૂર્ણપણે ડીટર્મીનીસ્ટિક છે વેરીએબલ્સ સંપૂર્ણપણે સ્ટોકેસ્ટિક છે વેરીએબલ્સ કેટલાક સંયોજન છે અને તેથી વધુ તેથી એવી ઘણી બધી ધારણાઓ છે જે તમે કરી શકો છો તેથી ડેટા એનાલિસિસનો પ્રથમ કોર્સ હોવાથી અને આ પહેલીવાર જ્યારે આપણે આ માળખાને રજૂ કરી રહ્યાં છીએ આપણે વસ્તુઓ ખૂબ જ સરળ રાખીએ છીએ ચાલો આપણે એવી ધારણા લઈએ જે આ પ્રકારની સમસ્યાઓ હલ કરવામાં ખૂબ જ સામાન્ય રીતે બનાવવામાં આવે છે ચાલો આપણે ખાલી કહી શકીએ કે આ વેરીએબલ્સ એકબીજાથી સ્વતંત્ર છે તેનો અર્થ એ કે કોઈ ચોક્કસ વેરીએબલ જે મૂલ્ય લે છે તે અન્ય વેરીએબલ્સ ના મૂલ્યને ખરેખર અસર કરતું નથી તેથી તેનો મૂળભૂત અર્થ એ છે કે આ વેરીએબલ્સ વચ્ચે કોઈ સંબંધ અસ્તિત્વમાં નથી અને જો આપણે આ ધારણા કરીએ તો ડેટા ભરવાની પ્રવૃત્તિ દરેક વેરીએબલ માટે હોઈ શકે છે તમે ગુમ થયેલ ડેટાને સંભવિત મૂલ્યથી ભરી શકો છો તેથી ત્યાં કેટલીક મૂળભૂત ધારણાઓ છે જ્યારે તમે કહો છો કે તમે ગુમ થયેલ ડેટાને મોટા ભાગે મૂલ્યથી ભરવા જઇ રહ્યા છો પરંતુ ખૂબ જ સરળ વિભાવનાપૂર્ણ સામાન્ય શબ્દોથી તે ચોક્કસ વેરીએબલ માટેના બધા મૂલ્યોની સરેરાશ હોઈ શકે છે તેથી ચાલો આપણે કહીએ કે આ બધા જાણીતા ડેટા છે અને ચાલો કહીએ કે આ ગુમ થયેલ ડેટા છે અને મારી પાસે આવું કંઈક છે મારી પાસે આ કંઈક છે અને જો હું કહી દઈએ કે ફક્ત આ ગુમ થયેલ માહિતી ભરવાની ઇચ્છા છે તો પ્રારંભ કરો અને પછી ડેટાના આ સમૂહને અલગથી મેળવો જ્યાં કંઇપણ ખૂટે નહીં અને પછી મૂળરૂપે કહેવું કે આ ખરેખર ભરવાની શ્રેષ્ઠ રીત છે આ બેની સરેરાશ લેવી અને તેને અહીં મૂકવી તેથી કોઈક આપણે આ સંભવિત મૂલ્ય વિશે વાત કરવા જઈશું તેથી આપણે જોશું કે આપણે સંભવિત મૂલ્ય કેવી રીતે અનુભવીએ છીએ પરંતુ મૂળભૂત રીતે આપણે જે કહીએ છીએ તે છે કે જ્યારે હું આ ડેટા ભરવા માંગું છું ત્યારે હું ફક્ત આ કોલમમાંના મૂલ્યો જોઉં છું અને હું અન્ય કોલમના મૂલ્યોને જોવા જઇ રહ્યો નથી કારણ કે મેં ધાર્યું છે કે આ વેરીએબલ્સ એક બીજાથી સંબંધિત નથી હવે આ કિસ્સામાં આ ધારણા તમારા સ્ટેટિસ્ટિક્સ વ્યાખ્યાનના ભાગ પરથી આ મુદ્દે ખૂબ સરળતાથી ચકાસી શકાય છે તમે ગણતરી કરી રહેલા વેરીએબલ્સ વચ્ચેના સહસંબંધને માપે તેવા કોરિલેશન કોઓફિસિન્ટ અથવા ક્વોન્ટિટી જોયો હશે તેથી તમે ગણતરી કરી શકો છો અને શોધી શકો છો કે આ વેરીએબલ્સ સબંધિત છે કે નહીં અને જો તે સહસંબંધિત નથી તો આ ધારણા બરાબર છે પરંતુ જો તે સહસંબંધિત છે તો આ ધારણા કે વેરીએબલ્સ વચ્ચે કોઈ સંબંધ નથી તે બનાવવું સારું નથી તેથી હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે કેટલીક ધારણાઓ કે જે આપણે કરીએ છીએ તે જાણીતા આંકડાકીય વિચારો અને રેખીય બીજગણિતની દ્રષ્ટિએ અન્ય વિચારોના આધારે આ તબક્કે ચકાસી શકાય છે તેથી જો તમે આ ઍસેમ્પ્શન ને ચકાસી શકો અને પછી જો કોઈ સંબંધ ન હતો તો તમે સંભવિત મૂલ્ય કહો છો તો તમારે સંભવિત મૂલ્યનો અર્થ શું છે તે નિર્ધારિત કરવું પડશે સૌથી વધુ સંભવિત મૂલ્યને ખરેખર નિર્ધારિત કરવાની ઘણી રીતો છે જે મેં કહ્યું હતું કે તમે સરેરાશ લઈ શકો છો અથવા તમે મધ્યમ મૂલ્ય લઈ શકો છો જે તમે મોડને લઈ શકો છો તેથી સંભવિત મૂલ્ય શું છે તે ખરેખર વ્યાખ્યાયિત કરવાની ઘણી રીતો છે તો ચાલો આ કિસ્સામાં માની લઈએ કે આ ધારણા સંતોષી નથી તો તમે પાછા ડ્રોઇંગ બોર્ડ પર જાઓ અને પછી કહો કે મારે મારી માન્યતા બદલવી પડશે તેથી આ તે છે જ્યાં મેં છેલ્લા વ્યાખ્યાનમાં સમજાવ્યું તે મહત્વપૂર્ણ છે જો આ ધારણા સંતોષી નથી તો તેનો અર્થ એ નથી કે તમે કરેલા સહસંબંધની ગણતરીમાં કોઈ સમસ્યા છે કોઈપણ રીતે કરવા માટે તે એક સારી ગણતરી છે એકમાત્ર સમસ્યા એ છે કે ધારણા કે આ એક બીજાથી સંબંધિત નથી તે સારી ધારણા નથી તેથી આપણે જઈએ છીએ અને તે ધારણાને સુધારીએ છીએ તેથી આપણે ધારણા કરી શકીએ કે આ વેરીએબલ્સ એકબીજા સાથે સંકળાયેલા છે હવે આ સમયે ફક્ત હું આને ચકાસી શકશે નહીં જોકે આ કિસ્સામાં કોઈ સખત દલીલ કરી શકે છે કે તમે તેને અહીં ચકાસી શકો છો પરંતુ વધુ જટિલ કિસ્સાઓ એવા ઉદાહરણો છે કે જ્યાં આ સમયે ધારણાઓને માન્ય કરી શકાતી નથી અને તમે સમસ્યાને હલ કરવા માટે કેટલીક મશીન લર્નિંગ તકનીકનો ઉપયોગ કર્યા પછી જ તમે આ ધારણા પર પાછા જાઓ છો અને પછી પાછા આવીને કોઈ પણ કેસને માન્ય બનાવો આપણે કહી શકીએ કે અમે આ ધારણાને પ્રાધાન્ય આપી શકતા નથી તેથી જો આપણે ધારીએ કે આ વેરીએબલ્સ વચ્ચે સંબંધો છે તો પછી આ પ્રશ્ન ખરેખર છે કે જે એક પદ્ધતિ સાથે આવે છે જે આપણા સવાલોના જવાબ આપશે કે આ વેરીએબલ્સ વચ્ચેના સંબંધો શું છે તેથી જેને આપણે મેથડ આઇડેન્ટિફિકેશન તરીકે ઓળખીએ છીએ તેથી આ કિસ્સામાં યાદ રાખો કે મારી પાસે ડેટાનો મેટ્રિક્સ છે કે આ વિશે આપણે ઘણી વાર ચર્ચા કરી છે ચાલો કહી શકીએ કે મારી પાસે n વેરીએબલ્સ માં m નમૂનાઓ છે તેથી આપણે કહ્યું કે આપણી પાસે રોમાં નમૂનાઓ છે અને કોલમમાં વેરીએબલ્સ છે આપણે કહ્યું હતું કે જો ત્યાં વેરીએબલ કરતા ઘણા વધુ નમૂનાઓ છે જે અહીં કેસ છે કારણ કે આપણી પાસે 100 નમૂનાઓ છે અને તેમાંથી આપણે જે બધી જ રીતે સંપૂર્ણ છે તેવા નમૂનાઓ પસંદ કર્યા છે તો ચાલો આપણે ધારીએ કે ત્યાં સંખ્યાબંધ નમૂનાઓ છે જે પૂર્ણ થયા છે આપણી પાસે ફક્ત 5 વેરીએબલ્સ છે તેથી રેકોર્ડની સંખ્યા જ્યાં માહિતી પૂર્ણ છે તે 5 વેરીએબલ્સ કરતાં ઘણું વધારે હશે તેથી મૂળભૂત રીતે m એ n કરતા વધારે છે અને પછી જો તમે પાછા આવો તે પહેલાં જે બાબતો આપણે શીખ્યા છે તેનો ઉપયોગ કરવા માંગતા હોય અને કહે કે હું જે શીખ્યો છું તેનો ઉપયોગ કરીને આ સમસ્યા હલ કરવા માંગું છું તો તમને ઝડપથી ખ્યાલ આવશે કે આપણે આ નોશન ઓફ રેન્ક અને નલ સ્પેસ નો આ સમસ્યાને હલ કરવા માટે ઉપયોગ કરી શકીશું તે શા માટે છે કે આપણે સમસ્યાને હલ કરવા માટે નોશન ઓફ રેન્ક અને નલ સ્પેસ ઉપયોગ કરી શકીએ છીએ આપણે કહ્યું કે જો તમે તે ઓળખવા માંગતા હોવ કે આમાંથી કેટલા વેરીએબલ્સ ખરેખર સ્વતંત્ર છે તે જથ્થો કે જે તમારે ગણતરી કરવો જોઈએ તે રેન્ક ઓફ મેટ્રિક્સ છે જે આપણે રેખીય બીજગણિત વર્ગમાં જોયું છે તેથી જો તે તારણ આપે છે કે જો રેન્ક ઓફ મેટ્રિક્સ mn મેટ્રિક્સ છે ચાલો આપણે કહીએ કે રેકોર્ડ્સની સંખ્યા જે પૂર્ણ સમય 5 છે કારણ કે આ સમસ્યામાં આપણી પાસે 5 વેરીએબલ્સ છે જો આ રેન્ક ઓફ મેટ્રિક્સ 2 આવે તો તો પછી આપણે આપમેળે જાણીશું કે 3 સંબંધો છે અને આપણે આ સંબંધોને કેવી રીતે ઓળખવું તે પણ જાણીએ છીએ આ સંબંધોને ઓળખવા માટે આપણે નોશન ઓફ નલ સ્પેસનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો આપણે ધારીએ કે આપણે આ સંબંધોને ઓળખી કાઢ્યા છે તેનો અર્થ એ કે મારી પાસે મૂળભૂત રીતે 5 વેરીએબલ્સ માં A₃ સમીકરણો છે જે આ સમસ્યામાં છે હવે આપણે વાસ્તવિક સમસ્યા હલ કરવા માટે તૈયાર છીએ ઉદાહરણ તરીકે જો ત્યાં કોઈ રેકોર્ડ છે જ્યાં આપણે 3 વેરીએબલ્સ ખૂટે છે એમ કહીએ તો ચાલો અહીં એક ઉદાહરણ લઈએ તો ચાલો કહી શકીએ કે મારી પાસે આ છે આ મારી પાસે નથી મારી પાસે આ નથી મારી પાસે આ છે મારી પાસે છે માફ કરશો 3 વેરીએબલ્સ ગુમ છે તેથી મારી પાસે આ નથી અને મારી પાસે આ છે અને આ છે પછી જો તમે આ ડેટા ભરવા માંગતા હોવ તો મૂળભૂત રીતે આ બે જાણીતા મૂલ્યો લો અને આ બે મૂલ્યોને 3 સમીકરણોમાં બદલો તેથી તે હવે જાણીતા છે તેથી આ 3 સમીકરણો 5 અજાણ્યાથી 3 અજાણ્યામાં જશે તેથી તમારી પાસે હવે 3 વેરીએબલ્સ માં 3 સમીકરણો છે પછી તમે મૂળભૂત રીતે આ સમસ્યાને હલ કરી શકો છો અને આ ડેટા ભરી શકો છો જો ઉદાહરણ તરીકે ત્યાં 4 વેરીએબલ્સ છે જે રેકોર્ડમાં ખૂટે છે તો તે એક કેસ છે જેની આપણે રેખીય બીજગણિત માળખામાં પહેલેથી જ ચર્ચા કરી છે આપણે કહી શકીએ કે 4 વેરીએબલ્સ ગુમ થયા પછી 1 વેરીએબલ કે જેના માટે આપણે મૂલ્ય જાણીએ છીએ આપણે આ 3 સમીકરણોનો સમાવેશ કરી શકીએ અને પછી આપણે 4 અજાણ્યામાં 3 સમીકરણો સમાપ્ત કરીશું તેથી આ એક કેસ છે જ્યાં મારી પાસે સમીકરણો કરતા ઘણા વધુ વેરીએબલ્સ છે તેથી ત્યાં સંખ્યાબંધ ઉકેલો છે તેથી એક સંભવિત ઉપાય કે જેનો તમે ઉપયોગ કરી શકો છો તે છે સ્યુડો ઈન્વર્સનો ઉપયોગ કરવો અને પછી આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવું એ જ રીતે જો મારી પાસે ઉદાહરણ તરીકે 2 વેરીએબલ્સ કે જે ખૂટે છે પરંતુ 3 ઉપલબ્ધ છે પછી જ્યારે હું આ 3 કિંમતોને 3 સમીકરણોમાં મૂકીશ ત્યારે હું સમીકરણોની સિસ્ટમ સાથે સમાપ્ત થઈશ જ્યાં મારી પાસે 2 વેરીએબલ્સ માં 3 સમીકરણો છે હવે જો સમીકરણો સંપૂર્ણ છે તો તમે આમાંથી કોઈપણ 2 સમીકરણો પસંદ કરી શકો છો અને પછી ફક્ત 2 વેરીએબલ્સ માટે ઉકેલી શકો છો પરંતુ જો આ સમીકરણોમાં થોડીક ભૂલો હોય અને તે સમીકરણો ફક્ત એક સમીકરણ છોડી દેવું અને અન્ય 2 સમીકરણો સાથે હલ કરવાની દ્રષ્ટિએ સંપૂર્ણ ન હોય તો પણ તમે હજી પણ આ સમસ્યાને કે જ્યાં ઓછા વેરીએબલ્સ અને વધુ સમીકરણો હોય તેને હલ કરવા માટે ફરીથી નોશન ઓફ સ્યુડો ઈન્વર્સનો ઉપયોગ કરી શકશો તેથી આ એક એવું કેસ છે જ્યાં આપણે કહ્યું હતું કે જો બધાં સમીકરણો સુસંગત ન હોય તો તમે ઉકેલો શોધી શકશો નહીં પરંતુ આપણે જાણીએ છીએ કે સ્યુડો ઈન્વર્સ એક એવો ખ્યાલ છે કે જેનો ઉપયોગ આ પ્રકારના તમામ કિસ્સાઓને હલ કરવા માટે થઈ શકે છે જ્યાં તમારી સમાન સંખ્યાના સમીકરણો અને વેરીએબલ્સ છે વેરીએબલ્સ કરતાં વધારે સમીકરણો અને ઓછા સમીકરણો અને વેરીએબલ્સ છે અને તેથી વધુ તેથી આ આપણે વ્યાખ્યાનના રેખીય બીજગણિત ભાગમાં વિગતવાર જોયું તેથી તમે નોંધ્યું છે કે કેવી રીતે સમસ્યાનું સામાન્ય નિવેદન ડેટા ભરો ખૂબ વ્યવસ્થિત રીતે બહાર કાઢી શકાય છે અને પછી તમે જાણો છો તે ખ્યાલોનો ઉપયોગ કરી શકો છો કારણ કે તમે આ કોર્સમાંથી ઓછામાં ઓછા ફક્ત રેખીય બીજગણિત અને સ્ટેટિસ્ટિક્સના ખ્યાલોને જાણો છો આપણે આ સમસ્યાનું સમાધાન સમજાવવા માટે ફક્ત તે ખ્યાલોનો ઉપયોગ કર્યો છે હવે આ એક સામાન્ય અભિગમ છે અને એકવાર તમે વધુ અને વધુ મશીન લર્નિંગ તકનીકો શીખશો પછી તમે આ પ્રકારની વસ્તુઓ માટે વધુ વ્યવહારુ તકનીકીઓ ભરવામાં સમર્થ હશો અને પછી કહેશો કે હું આ તકનીકનો ઉપયોગ કરીશ કારણ કે મેં જે ધારણાઓ કરી છે તે તે વિશેષ તકનીક સાથે સુસંગત છે અને તેથી વધુ હવે આ કાલ્પનિક રૂપે સ્યુડો ઈન્વર્સ કહે છે વાસ્તવિક ડેટા એનાલિટિક્સ સમસ્યાનું સમાધાન તમારે ખરેખર જેને આપણે કહીએ છીએ તે આ સમાધાનને વાસ્તવિક બનાવવું જોઈએ જે મૂળભૂત રીતે પસંદગીની કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં લાગુ કરવામાં આવે છે તમે તે ગણિતના લેબમાં કરી શકો છો તમે તેને સાઈલેબમાં કરી શકો છો તમે તેને આરમાં કરી શકો છો તમે તેને પાયથોનમાં કરી શકો છો અને તેથી વધુ તેથી આ સમસ્યા માટે આ કિસ્સામાં તમે આર કોડ લખી શકો છો અને પછી એકવાર તમારી સાથે આ થઈ જાય પછી તમે પાછા જાઓ અને ધારણાને નક્કી કરો તેથી કદાચ તમે ખરેખર તમારા ડેટા ઈમ્પ્યુટેશન સાથે સંપૂર્ણ રીતે ભરેલા ડેટાને લઈ શકો છો અને ઇચ્છિત એપ્લિકેશન માટે જે પણ છે તે ડેટાસેટ વાપરી શકો છો અને પછી તમે તે પ્રદર્શન મેળવી રહ્યા છો કે જેનાથી તમે ખુશ છો હવે જો તમને કોઈ એવું પ્રદર્શન મળતું નથી કે જેનાથી તમે ખુશ છો તો પછી તમે મૂળરૂપે નલ સ્પેસ ખ્યાલને દોષી ઠેરવતા નથી પરંતુ તમે કહો છો કે સમસ્યા એ છે કે આ સંબંધો રેખીય નથી અથવા જો તમે ધારો કે તેમાં કોઈ ભૂલ અથવા ડેટામાં નોઈઝ નથી કદાચ એવી ધારણા માન્ય નથી તેથી આપણે પાછા જવું પડશે અને તે ધારણાઓ પર ધ્યાન આપવું પડશે અને પછી તમે કહી શકો કે તે હજી પણ એક નિવારણ સમસ્યા છે પરંતુ તેમાં બિન રેખીય સંબંધો છે પછી તમારે તે બિન રેખીય સંબંધો કેવી રીતે મેળવવું તે શોધી કાઢવું પડશે અથવા તમે કહી શકો છો કે ઘણો નોઈઝ છે તેથી હું ગુમ થયેલ ડેટાને ભરવા માટે અને બીજા કેટલાક વિચારનો ઉપયોગ કરી શકું છું તેથી તમે કહી શકો છો કે જો નોઈઝ તમે તેના માટે કોઈ વિશિષ્ટ વિતરણને આભારી કરી શકો છો અને વિતરણના આધારે તમે સાચી તકનીકનો ઉપયોગ કરી શકો છો વગેરે તેથી જો ઉકેલ આ મુદ્દાએ સમજાય તો તે ઘણું સારું છે જો નહીં તો તમે ફરીથી ધારણા કરવા પાછા જશો તેથી પગલું 3 એ છે જ્યાં આપણે પાછા જતા રહીએ છીએ જ્યાં આપણે આપણી ધારણાઓને સુધારીએ છીએ અને આપણી ધારણાઓને તરત જ ચકાસી શકાય છે આપણે જે પણ ધારણાઓ ચકાસીએ છીએ આપણે ચકાસવા માટે અંતિમ પરિણામ સુધી રાહ જોવી પડશે આપણે ચકાસણી કરીશું અને પછી જો વસ્તુઓ કામ આવે છે ત્યારે આપણે ખુશ હોઈએ છીએ નહીં તો આપણે સમસ્યાનું સમાધાન સંતોષકારક ન કરીએ ત્યાં સુધી આ ધારણા માન્યતા ચક્રને રાખીશું તેથી સારાંશમાં હું કહીશ કે આ બધાની શરૂઆત એ પહેલું પગલું છે સમસ્યાના આગમનના ઘણા બધા શબ્દો ખૂબ પ્રસરેલી સમસ્યાનું નિવેદન એક પગલું એ છે કે આને એક સમસ્યા નિવેદનમાં અથવા સમસ્યા નિવેદનોને શક્ય તેટલા ચોક્કસ સમૂહમાં રૂપાંતરિત કરવું અને પછી તે સમસ્યાનું સમાધાન કરવું કે જેને તમે પ્રોબ્લેમ કેરેક્ટરાઈઝેશન કહી શકો છો તેથી તમે આ ઉચ્ચ સ્તરની સમસ્યાનું નિવેદન પેટા સમસ્યાઓમાં તોડી નાખો છો અને તમે એક પ્રકારની પ્રક્રિયાને દોરો છો જો હું આ પેટા સમસ્યાને હલ કરું છું તો આ પરિણામનો ઉપયોગ હું આ પેટા સમસ્યામાં કરીશ અને આ રીતે તેથી તમે આનો ફ્લોચાર્ટ જેવો વિચાર કરી શકો છો કે જે તમે આ પેટા સમસ્યાઓ સાથે દોરતા હોવ અને સામાન્ય રીતે જો શક્ય હોય તો તમે કોઈ બારીક સ્તર પર પહોંચો જ્યાં તમે સમસ્યાના વર્ગને ઓળખવા માટે સક્ષમ છો કે જે પેટા સમસ્યાઓથી સંબંધિત છે આ કોર્સના આ કિસ્સામાં આપણે આને ફંકશન અપ્રોક્ઝીમેશન અથવા ક્લાસિફિકેશન પ્રોબ્લેમ તરીકે બોલાવીએ છીએ જેથી તમે આ સમસ્યાને ફંકશન અપ્રોક્ઝીમેશન અથવા ક્લાસિફિકેશન પ્રોબ્લેમ તરીકે ઓળખી શકો છો તેથી આ તે છે જ્યાં તમે ઉકેલો કલ્પનાકરણને ફરીથી જુઓ છો તમારે અહીં ધારણા કરવી પડશે તેથી તમે રેખીયતા અને બિન રેખીયતા વિશેના વિતરણો વિશે ધારણા કરી શકો છો અને તેથી વધુ અને અહીં જો તમે કોઈ પ્રકારનો ફ્લોચાર્ટ દોરો છો અને તમારા મગજમાં કેટલાક ચિત્રો છે તો પછી આ સમસ્યાનું સમાધાન કરવું વધુ સરળ બને છે પછી એકવાર તમે ઉકેલમાં કલ્પના કરો પછી આ દરેક પેટા મોડેલો અથવા પેટા મોડ્યુલો માટે તમારે કોઈ પદ્ધતિને ઓળખવી પડશે અને પદ્ધતિની ઓળખ તમે કરેલી ધારણાઓ દ્વારા નક્કી થવી જોઈએ તેથી ફક્ત વર્ગીકરણ માટે ઘણી બધી તકનીકો છે કે જે તમે પસંદ કરો છો તેથી આપણે પહેલાથી જ આને છેલ્લા વ્યાખ્યાનમાં સંબોધ્યું હતું કે તમારે ધારણાઓ જોવી પડશે અને સમાધાન માટે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી જોઈએ અને જો તે બહાર આવે છે કે તમે જે ધારણાઓ કરી છે તે માટે કે તમને ત્યાંની કોઈપણ પદ્ધતિ ગમતી નથી પછી તમે હાલના અલ્ગોરિધમ્સને થોડુંક ઝટકો અને પછી કોઈ એવી પદ્ધતિ શોધો કે જે ઉપયોગી છે અથવા તે તમારી સમસ્યા માટે કામ કરશે અને પછી એકવાર તમે આ કરો પછી તમે મૂળરૂપે પસંદગીના કેટલાક સોફ્ટવેર એન્વાયરમેન્ટમાં ઉકેલને વાસ્તવિક બનાવશો અને તમે મૂળભૂત રીતે પછી ઉકેલ મેળવો અને ધારણાઓ સારી છે કે કેમ તે મૂલ્યાંકન કરો શું તમારો ઉકેલ તમારી આવશ્યકતાઓને સંતોષે છે કે નહીં અને જો તે થાય તો તમારું કામ થઈ ગયું જો તે ના થાય તો પાછા જાઓ અને તમારી ધારણાઓ પર ધ્યાન આપશો અને પછી જુઓ કે તમે તમારી ધારણાઓને કેવી રીતે બદલી અથવા સુધારી શકશો જેથી તમને કોઈ સમાધાન મળે કે જે તમારા માટે યોગ્ય હોય હવે ફરીથી આ ધારણામાં મૂલ્યાંકન કરવાનું આ પગલું જે મૂળરૂપે તમને મળેલા સમાધાન દ્વારા આવે છે તે એક મહત્વપૂર્ણ પગલું છે અહીં આપણે સામાન્ય રીતે કરીએ છીએ તે છે કે આપણે આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે ડેટામાં મોટાભાગના કેસોમાં ડેટાનું વિભાજન કરીએ છીએ અને પછી ડેટા કે જેનો ઉપયોગ ક્યારેય કરવામાં આવ્યો નથી જ્યારે આપણે ઉકેલ બનાવતા હતા અને તમે મૂળભૂત રીતે તમારા એલ્ગોરિધમ્સ અથવા ફ્લો પ્રક્રિયાને ચકાસી શકો છો કે તેઓ એવા ડેટા પર આવ્યા છે જે જોઇ શક્યા નથી તેથી તેને પરીક્ષણ ડેટા કહેવામાં આવે છે અને આ યાદ રાખવું એક અગત્યની બાબત છે અને જ્યારે આપણે રેખીય રીગ્રેસન અને વર્ગીકરણ શીખવીશું ત્યારે આપણે આ પર વધુ ભાર આપીશું તેથી ધારણાને નક્કી કરવાનો આ એક મહત્વપૂર્ણ ઘટક છે તેથી આ આપણે પછીથી વધુ વિગતવાર જોઈશું તેથી આ સમગ્ર બાબત જેનું આપણે અત્યાર સુધી વર્ણન કર્યું છે તે મારી પાસે અહીં ફ્લોચાર્ટ તરીકે છે જ્યાં આપણે સમસ્યાનું નિવેદન પ્રોબ્લેમ કન્સેપ્ટ્યુલાઇઝેશન સોલ્યુશન કન્સેપ્ટ્યુલાઇઝેશન મેથડ આઈડેન્ટીફિકેશન અને સમાધાનની અનુભૂતિથી શરૂ કરીએ છીએ અને છેવટે જ્યારે બધી ધારણાઓ તમને સંતોષ થાય છે તો સમાધાન સ્વીકાર્ય છે પછી તમે સ્પષ્ટ છો જો તમે પાછા ન જશો અને પછી તમે જે સમસ્યાનું સમાધાન કરી રહ્યાં છો તેના સંદર્ભમાં મૂલ્યવાન સમાધાન મળે ત્યાં સુધી આ ફરીથી કરો તેથી આ સાથે વ્યાખ્યાનના ડેટા સાયન્સ ભાગની સૌમ્ય પરિચય પૂર્ણ કરવામાં આવે છે તેથી આપણે સમસ્યાઓના પ્રકારો તકનીકીઓ અને શા માટે ઘણી બધી તકનીકો અને તેથી વધુ તરફ ધ્યાન આપ્યું અને આપણે તમારી વિચારસરણીને માર્ગદર્શન આપવા માટે એક માળખું પણ પ્રદાન કર્યું અને મેં આ પહેલાં જણાવ્યું છે કે તે પ્રક્રિયા છે જેનો ઉપયોગ તમે ઘણી વિવિધ સમસ્યાઓ વિશે તે જ રીતે એક માળખામાં વિચારવા માટે કરી શકો છો જેથી તમે સાથે જતા ઉકેલ લાવવાની પ્રક્રિયા તમારા માટે સરળ બને તમે આ માળખાને ઝટકો છો અને પછી તમારી પાસે કેટલીક માનસિક ચિત્ર અથવા માનસિક માળખું હશે જેનો તમે ડેટા સાયન્સની સમસ્યાઓ હલ કરવા માટે ઉપયોગ કરો છો જે આ હોઈ શકે છે જે આ અથવા તેનાથી કંઇક અલગનું નવી આવૃત્તિ હોઈ શકે છે તેમ છતાં યાદ રાખવાની અગત્યની બાબત એ છે કે તમારે જ્યારે પણ તમે કોઈ સમસ્યા હલ કરો ત્યારે સતત રીતે સમસ્યા વિશે વિચારો તેથી મારો અર્થ એ છે કે જો તમે કોઈ ખાસ પ્રકારની સમસ્યા માટે જે માળખાનો ઉપયોગ કરો છો તે તમે જાગૃત થશો કે જ્યારે તમે કોઈ સમસ્યાનું સમાધાન કરી રહ્યા હો ત્યારે તમે આવી માનસિક માળખાનો ઉપયોગ કરી રહ્યાં છો તો પછી તમે તે જ માળખાને ઘણી બધી સમસ્યાઓ પર લઈ શકો છો તે ડેટા સાયન્સની સમસ્યાઓ હલ કરવા માટે તમારી વિચાર પ્રક્રિયા બની જાય છે તમે પુસ્તકો તરફ જોતા નથી અને કહે છે કે મારે આ કરવાનું છે આ અને આ આ સમસ્યાઓ વિશે વિચારવા અને આ સમસ્યાઓ હલ કરવા માટે તમારી પાસે તમારી વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ છે તેથી આ સાથે આપણે કોર્સનો આ ભાગ સમાપ્ત કર્યો અને પ્રવચનોનો આગળનો સેટ રેખીય રીગ્રેસન પર હશે જે એક પ્રકારની તકનીક છે અથવા ફંકશન અપ્રોક્ઝીમેશન પ્રોબ્લેમ હલ કરવા માટેની તકનીક છે અને તે પછી આપણી પાસે શ્રેણીબદ્ધ વ્યાખ્યાન હશે કેટલાક ક્લસ્ટરીંગ અલ્ગોરિધમ્સ જેનો ઉપયોગ વર્ગીકરણ સમસ્યાઓ માટે મોટા પ્રમાણમાં થઈ શકે છે પરંતુ ફંકશન અપ્રોક્ઝીમેશન પ્રોબ્લેમ હલ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને આપણે પછી કેસ સ્ટડી અને એક વ્યવહારુ સમસ્યાના વર્ણન સાથે અભ્યાસક્રમ બંધ કરીશું આભાર અને જ્યારે રેખીય રીગ્રેસન શરૂ થશે ત્યારે હું તમને ફરીથી જોવાની આશા રાખું છું